તો સ્વાગત છે તમારું આ 39 માં લેકચર માં અને આજે આપણે ગણા મહત્વ ના મુદ્દા લીનીઅર અલ્જેબ્રા વેક્ટર સ્પેસીસમાં ચર્ચા કરીશું અને પહેલાનાં લેકચરમાંથી યાદ કરવા માટે કે આપણે દાખલા માટે જે જોયું છે તે ઇક્વેશનની હોમોજીનસસિસ્ટમનો આ સોલ્યુશન સેટ Ax 0 ની બરાબર છે તે ખૂબ જ ખાસ સેટ છે તેથી સોલ્યુશનનો સેટ આ સમાંતર સિસ્ટમના સેટ Ax 0 તે ખૂબ જ વિશેષ કેમ છે કારણ કે આ સેટમાં તેથી ચાલો આપણે તેને સેટ V તરીકે ઓળખીએ જેમાં આ ઇક્વેશનના બધા ઉકેલોનો સમાવેશ થાય છે Ax0 પછી જો આપણે આ સેટના કોઈપણ બે એલીમેન્ટને લઈએ તો ચાલો આપણેx1કહીએ અને આપણે આ સેટમાંથીx2 પણ લઈએ તેનો અર્થ એ કે આ Ax10 અને Ax20 કારણ કે x1 આ વેક્ટર પણ એક સોલ્યુશન છે અને x2 પણ સોલ્યુશન છે તેથી જો આપણે આ સેટના બે એલીમેન્ટ લઈએ અને જો આપણે તેને ઉમેરીએ તેથી જો આપણે હવે x1x2 ને ધ્યાનમાં લઈએ અને તે પણ આ સિસ્ટમ્સ Ax0 ની સમાધાન હશે કારણ કે અહીં આ લીનીઅર પ્રોપરટીની પાસે આપણી પાસે Ax1છે અને પછી Ax2 છે જે મેટ્રિક્સ વેક્ટર પ્રોડક્ટ છે અને આ 0 છે અને 0 તેથી આપણી પાસે આ x1x2 એ પણ એક સોલ્યુશન છે અને માત્ર આ જ નહીં જો આપણે આ સેટનો કોઈ એલીમેન્ટ લઈએ અને જો આપણે રીઅલ નંબર દ્વારા ગુણાકાર કરીએ તો ચાલો તેને કહીએ તેથી આ x પણ V સાથે જોડાયેલો છે કારણ કે આ ફરીથી સોલ્યુશન છે જો x સોલ્યુશન છે અને પછી આ x કારણ કે Aλx હશે અને આ Aλx Ax 0 આપશે તેથી લેમ્બડાને 0 માં આપો અને પછી તમને શૂન્ય વેક્ટર મળશે તેથી અહીં આપણે આ સેટમાં જે જોયું છે તે એક વિશેષ સેટનો એક પ્રકાર છે જો આપણે સેટના કોઈપણ બે એલીમેન્ટ લઈએ અને તેને ઉમેરીએ જે સેટનો એક એલીમેન્ટ પણ છે અને જો તમે આ સેટના આ એલીમેન્ટ સાથે રીઅલ નંબર દ્વારા ગુણાકાર કરો છો તો આ નવું એલીમેન્ટ પણ આ સેટ વીનું એક એલીમેન્ટછે તેથી આપણે આ દિશામાં જઈ રહ્યા છીએ કે જેને આપણે આ પ્રકારના ખાસ સેટ કહીએ છીએ અને તે બરાબર વેક્ટર સ્પેસીસ છે તેથી અહીં આ વેક્ટર સ્પેસીસ તેઓ અહીં વિશેષ સેટ છે તેથી વેક્ટર સ્પેસીસ ફરીથી અહીં આપણે વેક્ટર સ્પેસીસને R ઉપર દાખલા તરીકે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે અને આ R વધુ સામાન્ય હોઈ શકે છે જેમ કે આપણે રીઅલ નંબરનો આ સેટ ધ્યાનમાં લીધો છે આ કોમપ્લેક્ષ નંબરનો સેટ હોઈ શકે છે અને વધુ સામાન્ય કેસોમાં આપણે શું કરી શકીએ છીએ તેથી તે કોઈપણ ક્ષેત્ર હોઈ શકે છે પરંતુ આપણે તે વિશે વિગતવાર ચર્ચા કરીશું નહીં તેથી મોટાભાગે આપણે આ વેક્ટર સ્પેસીસ આ R પર લઈ જઈશું કારણ કે આ સેટ V1 સાથે બીજો સેટ સંકળાયેલ હોવો આવશ્યક છે જે આપણે અહીં રીઅલ નંબરનો આ R સેટ લીધો છે તેથી આ વેક્ટર સ્પેસીસ એ એલીમેન્ટનો સેટ V છે અને વેક્ટર કહેવાય છે તેથી તે અહીં બીજો મુદ્દો છે કે હું તેનો ઉલ્લેખ કરવા માંગુ છું કે આ વેક્ટર સ્પેસ V ના એલીમેન્ટને વેક્ટર કહેવાશે તેથી તેઓ મેટરાઈસીસ હોઈ શકે છે આ V કયા પ્રકારનાં એલીમેન્ટ ધરાવે છે તેના આધારે તે ફંકશન હોઈ શકે છે પરંતુ આ V નાં એલીમેન્ટને આપણે વેક્ટર કહીશું તેથી અહીં થોડી વધુ સામાન્ય વ્યાખ્યા અને બાઈનરી ઓપરેશન સાથે તેથી આપણે અહીં આ સેટ સિવાય અન્યની જરૂર છે જેને આપણે વેક્ટર સ્પેસ કહીશું આપણે આ સેટ Rની જરૂર પડશે જે આપણે લીધું છે અને પછી બે બાઈનરી ઓપરેશન કે જેને આપણે આ વેક્ટર એડિશન કહીએ છીએ અને આ સ્કેલેર મલ્ટીપ્લીકેશનછે તો આપણી પાસે શું છે આપણી પાસે Vનો આ સેટ છે અમારી પાસે બીજો સેટ છે જે આપણે અહીં રીઅલ નંબરનો સેટ લીધો છે અને પછી આપણી પાસે આ વેક્ટર એડિશન હશે જે આપણે આ સેટ V સાથે વ્યાખ્યાયિત કરવા પડશે અને આપણી પાસે સ્કેલેર મલ્ટીપ્લીકેશન છે તેથી આ વેક્ટર સ્પેસને વ્યાખ્યાયિત કરવા માટે આપણે આ ચાર ચાર વસ્તુઓને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે તેથી સરેરાશ Vનો સેટ અહીં એક અન્ય રીઅલ નંબરનો સેટ અથવા કોમપ્લેક્ષ નંબરનો સેટ અને બે અલજેબરીક ઓપરેશન જેને આપણે વેક્ટર એડિશન અને સ્કેલેર મલ્ટીપ્લીકેશન કહીએ છીએ તેથી આ બધું અહીં રાખવું હવે જ્યારે આપણે આ સેટ Vને વેક્ટર સ્પેસ કહીએ છીએ જ્યારે નીચે આપેલા એક્ષિઅમ્સ ધરાવે છે તેથી આ એક્ષિઅમ્સ શું છે પહેલો એક એ છે કે જો આપણે આ સેટ Vમાંથી બે એલીમેન્ટ u અને v લઈએ અને જો આપણે તેને ઉમેરીએ તો નવા એલીમેન્ટ પણ આ સેટ V સાથે જોડાયેલા હોવા જોઈએ તેથી તે આ સેટની એડિટિવ ક્લોઝર પ્રોપર્ટી છે કે આપણે કોઈપણ બે એલીમેન્ટ લઈએ છીએ અને આ વેક્ટર એડિશન કરો જેને આ આપેલ સેટ V માટે વ્યાખ્યાયિત કરવું પડશે તો આ u અને v નો આ ઉમેરો સેટV સાથેનો હોવો જોઈએ બીજી પ્રોપરટી કે જે આ લેમ્બડાને u કરે છે તેથી જેને સ્કેલેર કહેવામાં આવે છે કારણ કે આ રીઅલ નંબરના આ સેટ સાથે સંબંધિત છે અથવા કોમપ્લેક્ષ નંબરનો આ સેટ થોડો વધુ સામાન્ય છે જેના વિશે આપણે વાત કરી શકીએ છીએ પરંતુ આપણે અહીં અસલી સંખ્યાઓના સેટ પર મર્યાદિત છીએ તેથી આ u તે સ્કેલેર મલ્ટીપ્લીકેશન છે તેથી અહીં આ સ્કેલેર મલ્ટીપ્લીકેશન આ વેક્ટર u તેથી આ u પણ V સાથે જોડાયેલા હોવા જોઈએ જે બીજી ક્લોઝર પ્રોપર્ટી છે જેને આપણે આ સંદર્ભમાં કહીએ છીએ તે સ્કેલેર મલ્ટીપ્લીકેશન છે તેથી કોઈપણ u માટે u પણ ત્યાં હોવા જોઈએ V માટેના સેટમાં અને આને સેટની ક્લોઝર પ્રોપરટીઝ કહેવામાં આવે છે uv∈V∀uv∈V u∈V∀λ∈Ru∈V અને ઘણી વધુ પ્રોપરટીઝ છે જે આપણી ચર્ચામાં એટલી અગત્યની નથી પરંતુ આપણે તેમને સંપૂર્ણતા માટે ફક્ત જણાવવાની જરૂર છે કારણ કે આપણા મોટાભાગનાં ઉદાહરણો આ બધી પ્રોપરટીઝ ને ક્ષણિક રીતે અનુસરશે પરંતુ આ બંને પ્રોપરટીઝ સૌથી મહત્વપૂર્ણ પ્રોપરટીઝ છે જેને આપણે કહીએ છીએ કલોઝર પ્રોપરટીઝ તો અહીં ત્રીજું એક છે જે uvvu uv∈V માટે છે અને આ આ વેક્ટર્સની કમ્મ્યુંતેટીવીટી પ્રોપરટી છે uvvu∀uv∈V બીજો એક જે અહીં આપણે u વત્તા પહેલા આપણે vw ઉમેરીએ છીએ અથવા પહેલા આપણે આ uv ઉમેરીએ છીએ અને પછી w પરિણામ સમાન હોવું જોઈએ અને તેને એસોસિએટીવીટી પ્રોપર્ટી કહે છે ફરીથી તેથી આપણી પાસે 0 વેક્ટરનું આ અસ્તિત્વ છે તેથી આપણે શૂન્ય વેક્ટરને કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ તેથી આ સેટ Vમાં એક શૂન્ય વેક્ટર હોવો આવશ્યક છે જેની આપણે હવે ચિંતા છે તેથી અહીં આ 0 ત્યાં હોવું જોઈએ અને 0 ની પ્રોપરટીઝ શું છે કે જો આપણે આ સેટ V ના કોઈપણ એલીમેન્ટમાં આ 0 ઉમેરીશું તો તે એલીમેન્ટજેવું જ રહેશે તેથી આને શૂન્ય વેક્ટર કહેવામાં આવે છે અને આ ત્યાં સેટ V માં હોવું આવશ્યક છે u0u∀u∈V અને બીજો એક તેથી દરેક u તેથી આ સેટ Vના દરેક એલીમેન્ટમાટે ત્યાં એક વેક્ટર V હોવું આવશ્યક છે જે દ્વારા સૂચવવામાં આવ્યું છે u તેથી આ અહીં ફક્ત એક સંકેત છે u જેમ કે નેગેટીવ કે જ્યારે આપણે આ અને u ઉમેરીશું u આપણે શૂન્ય વેક્ટર મેળવવું જોઈએ જે સેટમાં પહેલેથી જ અસ્તિત્વમાં છે દરેક u∈V V માં વેક્ટર u યુ નેગેટિવ દ્વારા સૂચિત s u u0 બીજો એક આ આ સ્કેલેર મલ્ટીપ્લીકેશનના સંદર્ભમાં એક પ્રોપરટીછે જેનું આપણે અહીં u સાથે ગુણાકાર કરી રહ્યા છીએ અથવા આપણે પ્રથમ અને mu નો ગુણાકાર કરશું આ રીઅલ નંબર ના સેટ માં અને પછી આપણે આ u નો ગુણાકાર કરીશું અને બધા નું પરિણામ સરખું હશે અને રીઅલ નંબર ના સેટ માં અને આ u સેટ V માં થી અને આ ફરી એસોસિએટીવીટી પ્રોપર્ટી છે સ્કેલેર મલ્ટીપ્લીકેશનના સંદર્ભમાં uλμu∀λμ∈Ru∈V અને આગળ આપણી જોડે આ uv એ uλv ના બરાબર થવું જોઈએ બધા ∈R માટે અને બધા uv∈V માટે આને ડીસટ્રીબ્યુટીવ પ્રોપરટી કેહવાય આ સ્કેલર અને વેક્ટર ની uvλuλv∀λ∈Randuv∈V અને હવે આપણી જોડે છે λμu છે તો આ uμu બરાબર થાય અને આ બધા લેમ્બ્ડા mu R અને u from V માટે સાચું છે તો આ ડીસટ્રીબ્યુટરી પ્રોપરટી છે સ્કેલર અને વેકટર માટે λμuλuμu∀λμ∈Ru∈V અને છેલ્લું કે આ સેટ Vમાંથી દરેક u માટે અમારી પાસે 1 હોવો જોઈએ 1 એ Rમાં આઈડનટીટી એલીમેન્ટછે તેથી રીઅલ નંબરનો આ વાસ્તવિક સંખ્યાના રીઅલ નંબરસેટના કિસ્સામાં જે નંબર R છે તો આ જો તમે આને 1 વડે ગુણાકાર કરો તો અહીં ફરીથી તે સ્કેલર મલ્ટીપ્લીકેશન છે જે અહીં દરેક સેટ માટે વ્યાખ્યાયિત થયેલ હોવું જ જોઈએ અને u જેટલું હોવું જોઈએ અને આ ફરીથી પ્રોપરટીનો પ્રકાર છે જે આના બધા એલીમેન્ટછે દરેક u∈V1uu1તે આઈડનટીટીએલીમેન્ટ R છે તો આપણી જોડે ગણી બધી પ્રોપરટીઝ પણ જેમ આપણે આગળ વાત કરી એમ બે પ્રોપરટીઝ ગણી મહત્વ ની છે તે કલોઝર પ્રોપરટીઝ છે જે uv સેટમાં હોવી જોઈએ અને u વખત u સેટ માં હોવી જોઈએબધા u અને અને બધા R માંથી તો આ બે પ્રોપરટીઝ અને બીજી ગણી બધી પ્રોપરટીઝ ધ્યાન માં રાખવી પડશે જયારે ઝીરો વેક્ટર ના એક્ષિસટન્સ વિષે વાત કરીએ નેગેટીવીટી નું એક્ષિસટન્સ અને બધી ડીસટ્રીબ્યુટરી અને એસ્સોસીએટીવીટી પ્રોપરટીઝઆ V સેટ માટે સાચી હોવી જોઈએ અને આપણે આ V ને વેક્ટર સ્પેસ કહીશું તેથી હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ છીએ જ્યાં આપણે હવે સમજીશું કે આ વેક્ટર સ્પેસ શું છે તેથી અહીં આપણે જે પ્રથમ ઉદાહરણનો વિચાર કરી રહ્યા છીએ તે વેક્ટર સ્પેસR n ઉપર R તેથી R n શું છે આ R n ના એલીમેન્ટ કેવા દેખાય છે તો આ R n એ આ બધા ઓર્ડર આપેલ એન ટ્યુપ્લ્સનો સેટ છે કે આપણી પાસે આ પ્રકારનાં એલીમેન્ટ છે a 1 a 2 a 3 a n અને આ બધા જે રીઅલ નંબરમાંથી છે તેથી આ R અને R n ના એલીમેન્ટમાં આ સેટના દરેક કમપોનન્ટમાં આ n એલીમેન્ટ હશે અને અહીં આપણે આ વેક્ટરના એડીશન અને સ્કેલર મલ્ટીપ્લીકેશનને ફરીથી વ્યાખ્યાયિત કરવાની જરૂર છે તો જ આપણે કહીશું કે આ સ્કેલર મલ્ટીપ્લીકેશન આ વેક્ટરના એડીશન અને રીઅલ નંબર Rનો આ સેટ જેનો આપણે વિચારણા કરી રહ્યા છીએ તે વેક્ટર સ્પેસ ના સંદર્ભ માં છે તેથી અહીં વેક્ટર એડિશન અને આ છે સ્કેલર મલ્ટીપ્લીકેશન સામાન્ય તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી જ્યારે આપણે આ બે કમપોનન્ટa1a2an b1b2bn લઈએ છીએ આ સેટ Vમાંથી અને જ્યારે આપણે તેને ઉમેરીશું તો નવું કમપોનન્ટએ અહીં ફક્ત કમપોનન્ટ મુજબનો ઉમેરો થશે a1a2anb1b2bna1b1a2b2anbn તેથી તે આ રીતે આ વિશેષ કિસ્સામાં એડીશન કાર્ય કરે છે અને મલ્ટીપ્લીકેશન માટે સ્કેલર મલ્ટીપ્લીકેશનતેથી જ્યારે આપણે આ સ્કેલર a1a2anદ્વારા મલ્ટીપ્લીકેશન કરીએ ત્યારે આપણે હવે અહીં નવું એલીમેન્ટ આવવું જોઈએ નવું કમપોનન્ટ ફક્ત આ લેમ્બડાનો મલ્ટીપ્લીકેશન આ એલીમેન્ટ ના દરેક કમપોનન્ટ માં થશે અથવા આ સેટના આ સભ્ય V અને તમામ લેમ્બડા માટે R છે તેથી આ રીતે આ વેક્ટરના એડીશન અને સ્કેલર મલ્ટીપ્લીકેશન આ સેટ માટે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે અને આપણે હવે સરળતાથી તે બે કલોઝર પ્રોપરટીઝ નું અવલોકન કરી શકીએ છીએ કારણ કે આ કિસ્સામાં બાકીના બધા ટ્રીવીઅલછે જેમ કે શૂન્ય એલીમેન્ટ હશે જ્યારે આ બધા કમપોનન્ટ શૂન્ય હશે અને તેથી પણ વધુ છે નેગેટીવીટી કમપોનન્ટ ત્યારે હશે જ્યારે આપણે દરેકની સામે બાદબાકી કરીશું તે આપેલ એલીમેન્ટનું નેગેટીવીટી એલીમેન્ટ હશે તેથી તે બધા એક્ષિસટન્સમાંની આ તમામ ક્મ્મ્યુંતેટીવીટી પ્રોપરટીઝ વગેરે કોઈપણ સરળતાથી ચકાસી શકે છે તો ફરીથી તે પણ મહત્વનું છે કે કલોઝર પ્રોપરટીઝ જે ફરીથી ટ્રીવીઅલ છે તેથી જ્યારે આપણે અહીં બે એલીમેન્ટ ઉમેરીએ છીએ ત્યારે આપણને નવું એલીમેન્ટ મળી રહ્યું છે અને તે પણ આ Rnનું છે કારણ કે આ ફરીથી આ Rn માં એલીમેન્ટ છે તેથી વેક્ટરના એડીશનના સંદર્ભમાં આ કલોઝર પ્રોપરટીઝ થી સંતુષ્ટ છે અનેસ્કેલર મલ્ટીપ્લીકેશન માટે પણ તેથી અહીં આ નવું તત્વ a1a2an પણ અહીં આ Rn સેટનો છે તેથી બંને કલોઝર પ્રોપરટીઝ સેટીસફાઈડ છે અન્ય બધી પ્રોપરટીઝ સરળતાથી ચકાસી શકે છે કે તેઓ પણ સેટીસફાઈડ છે તેથી આ Rn આ સેટ અહીં Rn એ વેક્ટર સ્પેસ છે અને આપણે તેના વિશે વાત કરી શકીએ છીએ અને આપણે અહીં કોઈપણ ઇનટીજર લઈ શકીએ છીએ તેથી R ઓવર R એ વેક્ટર સ્પેસ છે R2 ઓવર R વેક્ટર સ્પેસ છે તે સ્પષ્ટ છે જે પણ છે અને આપણે આપણા R3 ને દાખલા તરીકે લઈએ છીએ તે R ઉપર પણ વેક્ટર સ્પેસ છે ઠીક છે તેથી હવે અહીંનાં આગળનાં ઉદાહરણ પર જઈને આપણે પોલીનોમીઅલ સ્પેસ વિશે વિચારણા કરીશું તેથી અહીં આપણે આ Pn ને ફરીથી R ઉપર વિચારણા કરી રહ્યા છીએ કારણ કે મેં કહ્યું હતું કે આપણે અહીં રીઅલ નંબરના સેટને મર્યાદિત કરીશું તેથી આ Pn Pn ના એલીમેન્ટ કેવા દેખાય છે તેથીPn એ n કરતા ઓછા અથવા બરાબર ડિગ્રીના તમામ પોલીનોમીઅલના સેટને સૂચવે છે તેથી તમામ પોલીનોમીઅલ એ n ની બરાબર અથવા ડીગ્રીની બધી પોલીનોમીઅલઓનો સેટ છે અને આ પોલીનોમીઅલ કેવી દેખાય છે તે આ પ્રકારની છેa0a1tasts ની અને આ s એ n કરતા ઓછા અથવા બરાબર છે કારણ કે આપણે આવા તમામ પોલીનોમીઅલના સેટ વિશે વાત કરવી છે તોઅહિયાં આ કોનસ્ટન્ટ આના છેઆ લીનીઅર પોલીનોમીઅલ પણ આનું છેકોડરેટીક આ n પર આધાર રાખે છે તો આ પોલીનોમીઅલ નો સેટ છે જેની ડીગરી n જેટલી અથવા એના કરતા ઓછી છે જે અહી આપેલા બધા રીઅલ નંબર છે તેથી આ કિસ્સામાં જ્યારે આપણી પાસે હવે પોલીનોમીઅલ છે તો આપણાં વેક્ટર આ પોલીનોમીઅલ છે અને હવે જો આપણે અહીં નજીકની પ્રોપરટીઝ જોઈએ પરંતુ કલોઝરપ્રોપરટીઝ નો સેટીસફાઈડ થાય છે કારણ કે જો આપણે આ સેટમાંથી કોઈપણ બે એલીમેન્ટ લઈએ તો તેથી ઉદાહરણ તરીકે આપણે અહીં એક એલીમેન્ટની જેમ લીધું છે જેને હું p1 કહી રહ્યો છું અને જેને આપણે અહીં આના દ્વારા સૂચવી શકીએ છીએ તો આ એક એલીમેન્ટ છે તેથી ચાલો હું આ n લઈશ તેથી t પાવર n આ સેટનો એક એલીમેન્ટ છે અહીં આપણે પોલીનોમીઅલ સ્પેસ વિશે વાત કરી રહ્યાં છે હવે હું બીજો એક લઈશ જે હું આ b0 દ્વારા સૂચવી શકું છું તેથી b1t અને અહીં ડિગ્રી n હોઈ શકે છે અથવા તે n કરતા ઓછી હોઇ શકે છે તેથીb અને tn તેથી આ એક જ સેટના આ બે એલીમેન્ટ છે અને જ્યારે આપણે આ બે ઉમેરીએ છીએ ત્યારે p1 વત્તા p2 આ સેટમાં એડીશન કેવી રીતે કાર્ય કરે છે તે ફક્ત આપણે અહીં અનુરૂપ કો એફ્ફીશીયનટ્સ ઉમેરવાના છે તો a0b0 આ કોણસ્ટન્ટ ટર્મ હતા આ t સાથે આપણી જોડે છે a1b1એની સાથે આ t2 આપણી જોડે આ a2b2હશે આ tn સાથે અને anbn તો આ નવું પોલીનોમીઅલ છે આ એડીશન પછી પણ આ a0 અને b0 આ R માં એનો સળવાળો પણ R અને એ જ રીતે આ a1b1 અને anbn બંને આ R માં હશે તેથી અહીં આ એક નવું પોલીનોમીઅલ છે જે ફરીથી આ Pn સેટ કરે છે તેથી આ તેનો અર્થ છે કે હવે કોઈ અહીં એડીશનના સંદર્ભમાં આ ક્લોઝર પ્રોપર્ટી જોઈ શકે છે એ જ રીતે જ્યારે આપણે આ સેટમાંથી આpt લઈએ છીએ ત્યારે Pnઅને જો તમે અહીં કોઈપણ સ્કેલેર દ્વારા ગુણાકાર કરો તો લેમ્બડા વખત આ pt તો શું થશે લેમ્બડાને આ a0 માં ગુણાકાર કરવામાં આવશે લેમ્બડાને a1 માં ગુણાકાર કરવામાં આવશે લેમ્બડા અહીં as ની સાથે ગુણાકાર થશે અને આ નવી પોલીનોમીઅલ ફરીથી આ Pn નો એલીમેન્ટ હશે તેથી ફરીથી આપણી પાસે આ સ્કેલર મલ્ટીપ્લીકેશનના સંદર્ભમાં ક્લોઝર પ્રોપર્ટી છે આપણી પાસે વધારાના સંદર્ભમાં ક્લોઝર પ્રોપર્ટી છે અને આ એડીશન આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે જે આપણે ગુણાકારને આ સમૂહ માટે આ રીતે વ્યાખ્યાયિત કરી છે તેથી આ પોલીનોમીઅલ સ્પેસ Pn R ઉપર એ વેક્ટર સ્પેસ છે જે આપણે આ ઉદાહરણમાં જોઇ છે હવે પછી આપણે મેટ્રિક્સ સ્પેસ વિશે વાત કરી રહ્યા છીએ અહીં આપણે જે Mm⋅n વિશે વાત કરી રહ્યા છીએ તેથી શા માટે આ કિસ્સામાં તે મેટ્રિક્સ સ્પેસ છે ફરીથી આ એક વેક્ટર સ્પેસ છે કારણ કે જો આપણે m અને n ની બે મેટરાઈસીસ લઈએ તો તો ચાલો ફક્ત સરળતા માટે દાખલા માટે આ 2 બાય 3 મેટ્રિસનો વિચાર કરીએ તો આ 2 3 મેટરાઈસીસ માટે આપણે એક એલીમેન્ટ લીધો છે જેમ કે a b c અને પછી d e અને f આ એક એલીમેન્ટ છે જે આપણે આ સેટ માં થી લીધો છે આપણે આ સેટ માં થી હજુ એક એલીમેન્ટ લીધો છે જેને આપણે આ રીતે દર્શાવશું 2 b 2 c 2 અને a 3 d 3 d 2 અને e 2 અને f 2 અને આ 2 દાખલા છે ઉદહારણ માટે આ સેટ માંથી M2×3બધા 2×3 ઓર્ડર ના મેટરાઈસીસ હોઈ છે તો જયારે આપણે આ બે મેટ્રિક્સનો સળવાળો કરીએ a અને b તો આપણે કોઈ પણ બે મેટરાઈસીસ લઇ શકીએ અને તેનું પરિણામ આ 2×3 ઓર્ડર નો એક મેટ્રિક્સ હશે અને આપણે આ કોમપોનન્ટ નો સળવાળો માત્ર કરશું અહિયાં 1 વત્તા b 2 આ b 1 a 1 વત્તા a 2 b 1 વત્તા b 2 તો ફરી આ એક 2×3 ઓર્ડર નો એક મેટ્રિક્સ હશે અને તે આ R ઉપર છે જે રીઅલ નંબર નો સેટ છે જેની આપણે ચર્ચા કરીએ છે તો અહિયાં આ બધા રીઅલ નંબર છે અને આપણે તેમનો સળવારો કરશું તો એ પણ રીઅલ નંબર હશે અને નવો મેટ્રિક્સ પણ આ M2×3 માં છે અને આ સ્કેલર મલ્ટીપ્લીકેશન પણ તો આપણે જયારે આ સેટ ના કોઈ પણ મેમ્બર ને સાથે ગુણાકાર કરીએ તો નવો મેટ્રિક્સ ને સાથે ગુણાકાર થશે અને દરેક કમપોનન્ટ નો સાથે ગુણાકાર થશે અને નવો મેટ્રિક્સ એ પણ M2×3 નો મેમ્બરહશે તો અહિયાં આપણે જોયું કે આ મેટ્રિક્સ સ્પેસીસ m×nઓર્ડર વારા પણ વેક્ટર સ્પેસ છે તો બીજો દાખલો જે ગણો મહત્વ નો છે સીસ્ટમ ઓફ લીનીઅર ઇક્વેશનમાં થી તો આ Ax0 નું સોલ્યુશન એ વેક્ટર સ્પેસ બનાવશે અને એ કેવી રીતે વેક્ટર સ્પેસ બનાવશે તો આપણે આ સેટ V અહિયાં x∈Rnલઈએ અને તે Ax0ને સેટીસફાઈ કરશે આપણે આજે શરુ માં ચર્ચા કરી હતી આ ખાસ સેટ વિષે કરી હતી Vx∈RnAmnxn0m તેથી આને નલ સ્પેસ કહેવામાં આવે છે અને અગાઉ ચર્ચા કરી છે કારણ કે અહીં પણ તે ક્લોઝર પ્રોપર્ટી ને સંતોષ થાય છે અને એલીમેન્ટ Rn એ વેક્ટર સ્પેસ છે જે આપણે પહેલેથી જ જોયું છે તેથી આ V ના આ એલીમેન્ટ Rn ના છે અને Rnએ વેક્ટર સ્પેસ છે તેથી સ્વાભાવિક રીતે બધી પ્રોપરટીઝ કે જેની અમે ચર્ચા કરી છે તેઓ આ ડીસટ્રીબ્યુટીવીટીવિશે આપમેળે સંતુષ્ટ થાય છે કમ્યુટેટીવીટી બધા અહીં માન્ય છે કારણ કે આ એલીમેન્ટ ખરેખર Rn એ વેક્ટર સ્પેસ છે તો ક્લોઝર પ્રોપર્ટી માટે જયારે પણ આપણે બે એલીમેન્ટ લીધા છે x1 અને x2 આ સેટ V માંથી તો હવે આ x1x2નો સમ એ પ્રોપરટી છે આ સોલ્યુશન ની જે છે x1x2 જે પણ એક સોલ્યુશન હશે કારણ કે Ax1x2 એ 0 હશે અને A વખત λx1 અથવા λx2 તમે કોઈ પણ એલીમેન્ટ સાથે ગુણાકાર કરો અને તે 0 થશે તેથી આ હોમોજીનસ સિસ્ટમ માટે તે વિશેષ છે જ્યારે આપણી પાસે જમણી બાજુ 0 હોય જો આપણી પાસે આની જમણી બાજુ 0 ન હોય જો તે નોન હોમોજીનસ સિસ્ટમ છે તો આપણી પાસે આ પ્રોપરટીઝ આ બે પ્રોપરટીઝ નથી ઉદાહરણ તરીકે હોમોજીનસ સિસ્ટમના સોલ્યુશન માટે માન્ય છે તેથી ઇક્વેશન ની એકરૂપ સિસ્ટમ માટે સોલ્યુશનસોલ્યુશન સેટ એ વેક્ટર સ્પેસ છે અને આ વેક્ટર સ્પેસનું એક વિશેષ નામ છે જેને આપણે નલ સ્પેસ કહીએ છીએ જે આ સ્પેસ ના ચિત્રમાં આવી રહ્યું છે તેથી તેને મેટ્રિક્સ A ની નલ સ્પેસ કહેવામાં આવે છે નોંધ કરો કે આ Vએ સેટ Vતે Rn નો સબ સેટ છે અને તે એક વેક્ટર સ્પેસ બનાવે છે અને એટલે તેને વેક્ટર સબ સ્પેસ કહે છે તો આપણે આગળ જતા વેક્ટર સબ સ્પેસ વિષે વાત કરીશું તો આ વેક્ટર સબ સ્પેસ માટે કારણ કે વેક્ટર સ્પેસ છે અને આ બીજા વેક્ટર સ્પેસRn નો સબ સેટ છે એટલે આપણે તેને વેક્ટર સબ સ્પેસ કહીએ છે તો અહિયાં ફરીથી આ સબ સ્પેસકયા છે તો ચાલો Vએક વેક્ટર સ્પેસ છે અને W એ V નો સબ સેટ છે તો Vએ વેક્ટર સ્પેસ છે અને W એV નો બીજો સબસેટ છે અને જો VW એ પણ સબ વેક્ટર છે તો તે સ્થિતિમાં આપણે કહીશું કે W એક પેટા જગ્યા છે જો આ W પોતે વેક્ટર સ્પેસ Vમાં આપણે જે કરીએ છીએ તે જ કામગીરીના સંદર્ભમાં આ રીઅલ નંબર ના સમૂહ ઉપર સમાન વેક્ટર સ્પેસ હોય તો આ Wને વેક્ટર સબ સ્પેસ કહેવામાં આવે છે તો દરેક uv∈W and ∈R માટે આ ક્લોઝર પ્રોપરટી સાચી છે uv∈W u∈W સબ સ્પેસને ઓળખવા માટેનું માપદંડ હવે ઘણું સહેલું છે અને આપણે વેક્ટર સ્પેસ ને નિર્ધારિત કરવા માટે જે ચર્ચા કરી છે તેની વિશેષ ચિંતા કરવાની જરૂર નથી અને અહીં આપણે ફક્ત ક્લોઝર પ્રોપરટી વિશે વાત કરીશું કારણ કે તે હવે મહત્વપૂર્ણ છે બાકીના બધા ટ્રીવીઅલી સેટીસફાઈ હશે તેથી મૂળભૂત રીતે જ્યારે આપણે આપેલ સબસેટ વેક્ટર સ્પેસ છે કે નહીં તે તપાસો ત્યારે આપણે આ ક્લોઝર પ્રોપરટી તપાસવી પડશે અમે બે એલીમેન્ટને કોઈપણ બે એલીમેન્ટ લઈએ છીએ આ બેનો સરવાળો આ સબસેટથી સંબંધિત હોવો જોઈએ અને u પણ આ સબસેટથી સંબંધિત હોવો જોઈએ અને તે તપાસવા માટે પૂરતી છે કે આપેલ સ્પેસમાં આવેલી વેક્ટર સ્પેસ એ સબ સ્પેસ છે તેથી ટ્રીવીઅલ સબ સ્પેસ શું છે તેથી અહીં સેટ 0 જાતે જ સબ સ્પેસના ઉદાહરણો છે તેથી જો આપણે ફક્ત 0 વેક્ટર સ્પેસનો એલીમેન્ટ લઈએ જે ક્લોઝર પ્રોપરટીને કારણે વેક્ટર સ્પેસ પણ રચે છે ઉદાહરણ તરીકે તમે એલીમેન્ટ 0 લે છે અને 0 માં તમે 0 મેળવો છો અને અમે કોઈ પણ સ્કેલર દ્વારા 0 વડે ગુણાકાર કરીશું 0 એલીમેન્ટ 0 રહેશે તેથી આ વેક્ટર સ્પેસ છે કારણ કે આ બધી ક્લોઝર પ્રોપરટી સેટીસફાઈ કરે છે અને આખો સેટ V પોતે જ આપણે વેક્ટર સ્પેસ Vના વેક્ટર સબ સ્પેસ તરીકે ઓળખી શકીએ છીએ અહીં જ્યારે બીજું ઉદાહરણ છે જ્યારે આપણે આ સેટને UabcabcR3 લઈએ છીએ તે R3 નું સબ સ્પેસ છે તેથી મૂળભૂત રીતે આપણે એલીમેન્ટ લીધાં છે જ્યારે આ બધા કમપોનન્ટ સમાન હોય છે અને આ કુદરતી રીતે એલીમેન્ટ આ R3 ના હોય છે R3 a એ વેક્ટર સ્પેસ છે અને આ R3 a નું સબ સ્પેસ પણ છે કારણ જો આપણે આ સેટ U માંથી બે એલીમેન્ટ લઈએ તો કારણ ફરીથી સ્પષ્ટ થાય છે તેથી અહીં આUમાં છે કારણ કે ત્રણેય સમાન છે અને જો આપણે b લઈએ તો આ પણ આ Uમાંથી એક એલીમેન્ટ છે અને હવે આ ક્લોઝર પ્રોપર્ટીઝ પર આપણે મૂળરૂપે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જો આપણે અહીં બે ઉમેરીશું તેથી અહીં આ નવું એલીમેન્ટ ફરીથી બધા કમપોનન્ટ સમાન છે આ પણ સમાન સેટ Uસાથે સંબંધિત હશે અથવા આપણે અહીં કોઈપણ એલીમેન્ટ સાથે ગુણાકાર કરીશું નવું એલીમેન્ટ પણ λa હશે તેથી ત્રણેય કમપોનન્ટ સમાન છે અને તે જ કારણ છે કે તે ફરીથી આ U સાથે સંબંધિત હોવું જોઈએ તેથી આ કલોઝર પ્રોપરટીઝ આ સેટ U માટે સેટીસફાઈ છે જે હવે R3 ની સબ સ્પેસ છે ઉદાહરણ 2 તેથી જો આપણે અહીં Vx1x2R2x1≥0x2≥0લઈએ તેથી અહીં આપણે આ પોઝીટીવ વિશે વાત કરી રહ્યા છીએ તેથી બંને કમપોનન્ટ અહીં નોન નેગેટીવ છેx1≥0x2≥0 અને પ્રશ્ન એ છે કે શું આ V એક વેક્ટર સ્પેસ બનાવે છે અને જવાબ ના છે કારણ કે જો આપણે અહીં એક એલીમેન્ટ લઈએ અને કલોઝર પ્રોપરટીઝકહે છે કે આ વખત આ અને જો આપણે લેમ્બડા માઈનસ 1 લઈએ ઉદાહરણ તરીકે V માંથી આ એલીમેન્ટ માં 1 આ નોન નેગેટીવકમપોનન્ટ ધરાવતાં હોય છે પરંતુ જ્યારે આપણે સાઇન સાથે ગુણાકાર કરીએ ત્યારે તે x1x2 બનશે અને આ આ સેટ V ની રહેશે નહીં તેથી અહીં આ કલોઝર પ્રોપરટીઝથી સેટીસફાઈ નથી જેમ કે મેં અહીં ફરીથી કહ્યું છે 1 જ્યારે તમે અહીંના કોઈપણ એલીમેન્ટ સાથે ગુણાકાર કરો છો જે Vનો રહેશે નહીં કારણ કે V પાસે પ્રોપરટીઝ છે કે બંને નોન નેગેટીવ છે તેથી આ એક ઉદાહરણ છે જ્યાં આપણે જોઈ શકીએ કે આ અહીં વેક્ટર સ્પેસ બનાવતું નથી જો કે અહીં આ આ R સ્ક્વેરનો સબસેટ છે સબસ્પેસ માટે અહીં છેલ્લું ઉદાહરણ આપણે આ ફોર્મના વેક્ટર્સને ધ્યાનમાં લઈએ છીએs4t3s t5st2tT આ પ્રકારનાં વેક્ટર્સ અને આ s અને t કોઈ રીઅલ નંબર લઈ શકે છે તેથી હવે પ્રશ્ન એ છે કે શું આ વેક્ટર્સનો સેટ R માં સબ સ્પેસ બનાવે છે તેથી R કારણ કે અહીં આ વેક્ટરના ચાર કમપોનન્ટ છે તેથી તેઓ R ના છે હવે સવાલ એ છે કે આ R નો સબ સ્પેસ છે કે નહીં તેથી અહીં હવે આ રીતે ધ્યાનમાં લેવું સરળ છે s4t 3s t 5st 2t s1 3 5 0 t 4 1 1 2 તેથી આ નવું વેક્ટર પણ તે જ સેટ નું હશે તેથી બંને કલોઝર પ્રોપરટીઝ સેટ માટે સેટીસફાઈડ છે અને તેથી આ R4 ની વેક્ટર સ્પેસ પણ બનાવશે તેથી આ R4ની વેક્ટર સ્પેસ છે જે હવે ના લેક્ચર્સમાં જોશું આપણે શીખીશું કે આ R4 નો આ કુદરતી રીતે એક નાનો સેટ છે અને હવે આને કેવી રીતે ડાઈમેનશન કે અમુક પ્રકારના સંદર્ભમાં કેવી રીતે નક્કી કરવું તેથી આપણે હવે પછી ના લેકચર માં વાત કરીશું અને હવે નિષ્કર્ષ પર આવીએ તેથી વેક્ટર સ્પેસ માટે સૌથી મહત્વપૂર્ણ પ્રોપરટીઝ આ એડીટીવ ક્લોઝર હતા અને આ અહીં સ્કેલેર ક્લોઝર છે તેથી uv∈V અને u∈V આ કલોઝર પ્રોપરટીઝ હતા વેક્ટર સ્પેસનો સૌથી મહત્વપૂર્ણ પ્રોપરટીઝ અને અમે સ્પેસ વેક્ટર સ્પેસ વેક્ટર સબસ્પેસિસ સહિતના ઘણા ઉદાહરણો જોયા છે તેથી આ લેકચર ને તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા અમુક રેફરન્સ છે ધ્યાન આપવા બદલ આભાર